તો ચાલો આપણે ઉદાહરણ તરીકે એક કોયડો જોઈએ તો માની લો કે આપણી પાસે પ્રયોગશાળાના પ્રયોગમાં જે કેન્દ્રિત સમઘન હતું તે છે પરંતુ આ ઉદાહરણ તમે પ્રયોગશાળામાં કરેલા પ્રયોગથી થોડું અલગ છે તેથી આંતરિક નળીનો વ્યાસ 25મીમી અને બાહ્ય નળીનો વ્યાસ 45મીમી છે અને તમારી પાસે તેલ છે જે બાહ્ય ચેમ્બરમાં 100℃ પર 0 1 કિગ્રાસે પર વહી રહ્યું છે અને તેલ 60℃ પર બહાર નીકળે છે તેથી સ્પષ્ટરૂપે તે ગરમ તરલ છે અને આપણી પાસે નળીની અંદરથી વહેતુ ઠંડુ તરલ છે જે પાણી છે અને પ્રતિ સેકન્ડમાં 0 2 કિગ્રા વહે છે સમૂહ તરલ 30 ડિગ્રી પર છે જે તમને આપવામાં આવે છે અને કેટલાક ગુણધર્મો આપવામાં આવે છે આપણે તે પછી જોઈશું તેથી હવે પ્રશ્ન નળીની લંબાઈ શોધવાનો છે તો આપણે આ પ્રશ્નને કેવી રીતે નિવારી શકીએ આપણે નળીની લંબાઈ અને હીટ એક્સ્ચેન્જરની લંબાઈ શોધવાની જરૂર છે એટલે કે આપણે L શોધવાની જરૂર છે કોઈ કહેશે કે આપણે તે કેવી રીતે શરૂ કરીશું હા આપણે q શોધવા માંગીએ છીએ તેથી આપણે જાણીએ છીએ કે q એ UA ∆Tlmtd છે તેથી જો આપણે U ∆Tlmtd અને q જાણતા હોઈએ તો આપણે તે ક્ષેત્રફળ શોધવામાં સમર્થ હોવા જોઈએ તેથી તે ક્ષેત્રફળમાંથી આપણને હીટ એક્સ્ચેન્જરની લંબાઈ મળી શકે છે અને ગુણધર્મો અને તે પરિમાણો શું છે તે આપણે પહેલાથી જાણીએ છીએ હવે આપણે q જાણીએ છીએ હા આપણે જાણીએ છીએ કે એ h Thi - Thoના બરાબર થાય છે અને ગણતરી કરતા ∆Tlmtd આપણે જાણી શકીએ છીએ તેથી આપણે નિકાશ તાપમાન શું છે તે જાણતા નથી પરંતુ આપણે જાણીએ છીએ કે h એ સ્થિર સ્થિતિમાં h Tco - Tciના બરાબર થાય છે તેથી અહીં આ બંનેને સરખાવીને Tco શોધી શકીએ છીએ પ્રથમ પગલું Tco શોધવાનું છે અને તે લગભગ 40 મે અહી ગુણધર્મોની સૂચી લખી નથી તેથી તેલનો Cp 2131 જૂલકિગ્રાકેલ્વિનJkgK છે અને આ તેલની સ્નીગ્ધતા 3 25×10 2 Nsm² અને તેલની વાહકતા 0 138 WmK છે અને પાણી માટે Cps 4178 JkgK છે અને આપણી પાસે µ એ 725×10 6 Nsm² છે અને વાહકતા ૦ 645 WmK છે અને prandtl નંબર આપવામાં આવે છે અને તે 4 85 છે તેથી બધા ગુણધર્મો આપવામાં આવે છે તેથી આપણે તરત જ Tco શું છે તે શોધી શકીએ છીએ તો આપણે q અને ∆Tlmtd જાણીએ છીએ તેથી આપણે સાર્વત્રિક ઉષ્મા પરિવહન ગુણાંક શોધવાની જરૂર છે તો આપણે તે કેવી રીતે કરીશું તેથી 1U 1ho 1hi તેથી હું ધારું છુ કે દીવાલનો અવરોધ નહીવત છે અને દીવાલની જાડાઈ ઓછી છે જો દિવાલની જાડાઈ ઓછી છે તો ધારો કે અંદરની નળીનુ બહારનુ અને અંદરનુ ક્ષેત્રફળ લગભગ એક સરખુ છે તેથી હવે આપણે એ જાણવાની જરૂર છે કે ho અને hi શું છે આપણે તેમને કેવી રીતે શોધી શકીએ આપણે સહસંબંધ મેળવી શકીએ તેથી અંદર માટે રેનોલ્ડ્સ નંબર 4mDi છે અને તે 14050 જેટલું છે તેથી આ અંદર માટે છે hi ની ગણતરી કરવા માટે અંદરની નળીમાંથી વહેતા પ્રવાહનો રેનોલ્ડ્સ નંબર લગભગ 14000 છે અને તેથી સ્પષ્ટ રીતે તે એક ટર્બ્યુલેન્ટ પ્રવાહ છે હવે ડિટ્ટસ બોલ્ટર સહસંબંધનો પ્રયોગશાળામાં ઉપયોગ કરો ડીટટસ બોલ્ટર સહસંબંધ NuD ૦ 023 ReD45 Pr૦ 4 છે તેથી અહીંથી આપણે શોધી કાઢીએ છીએ કે ઉષ્મા પરિવહન ગુણાંક hi એ 2250 Wm2K છે તેથી તે અંદરનો ઉષ્મા પરિવહન ગુણાંક છે અને પછી તે જ રીતે આપણે બહારનો ઉષ્મા પરિવહન ગુણાંક શોધી શકીએ છીએ તેથી તે ho માટે છે અને તે એક વિવાદાસ્પદ છે તેથી રેનોલ્ડ્સ નંબર ReD umDh દ્વારા આપવામાં આવે છે જેથી Dh અસરકારક વ્યાસ છે આપણે તે શોધ્યુ અને તે લગભગ 56 હશે તે લેમિનાર પ્રવાહ છે યાદ રાખો કે આપણે કેન્દ્રિત નળાકાર માટેનો સહસંબંધ જોયો નથી તેથી કોઈ ખરેખર ત્યાં લખાણમાં છે તેમ કરી શકે છે પરંતુ આપણે સમયના લીધે આ કોર્સમાં આગળ વધ્યા નથી Dh એ બંને વચ્ચેનો અસરકારક વ્યાસ છે તેથી તમે પ્રવાહનું ક્ષેત્રફળ શું છે તે જાણો છો તેથી ΠD એ બાહ્ય વ્યાસ અને આંતરિક વ્યાસની બાદબાકી છે જેથી તેનો ઉપયોગ કરીને તમે h શોધી શકો છો તેથી જો આપણે લેમિનાર પ્રવાહ ધારીએ અને તમે સંપૂર્ણ વિકસિત અવસ્થા ધારો તો નુસ્સેલ્ટ નંબર તેના માટે અચળ છે અને તે લગભગ 5 56 છે અને તે પ્રણાલી માટે નુસ્સેલ્ટ નંબર છે અને અહીંથી આપણે શોધી શકીએ કે ho એ 38 4 Wm2K છે કારણ કે આ સમઘનના બાહ્ય ભાગ માટે ઉષ્મા પરિવહન ગુણાંક છે તેથી આપણે ∆Tlmtd અને q જાણીએ છીએ અને આપણે તેને સરળતાથી સૂત્રમાં મૂકી શકીએ છીએ તેથી U એ 378Wm2K છે અને L એ qUπDI ∆Tlmtd 66 5m છે અને શુ તે વ્યાજબી સંખ્યા છે ના બિલકુલ નહીં આપણી પાસે એક નળી છે જે 25 મીમી છે અને આ ફક્ત 2 5 સેન્ટિમીટર છે જે આટલું છે અને આ 66 5 છે તો આગાહી કેમ ખોટી છે તેથી 66 મીટરનુ હીટ એક્સ્ચેન્જર હોઈ શકે નહિ તો ખોટું શું છે તે 2 25 મીલીમીટર છે અને આ 2 5 સેન્ટિમીટર જેટલું છે અને તમારી પાસે 66 મીટરની લંબાઈ છે શું વાજબી સંખ્યા સાથે પાણીનો પ્રવાહ વહેવો શક્ય છે તેમાં દબાણનો મોટો ઘટાડો થશે તે એક સંપૂર્ણપણે ગેરવાજબી સંખ્યા છે તો આપણે આને કેવી રીતે હેન્ડલ કરી શકીએ તો પહેલો પ્રશ્ન તમે એ પૂછશો કે શુ તમને આવા પ્રકારના ગેરવાજબી નંબર મળે વિવિધ પ્રકારના હીટ એક્સ્ચેન્જર શું છે પહેલો પ્રશ્ન હું કહીશ કે આપણે આ પ્રકારનાં રૂપરેખાંકનોનો ઉપયોગ ક્યારેય કર્યો નથી જો તમારે વિનિમય માટે આ પ્રકારના હીટ એક્સ્ચેન્જરનો ઉપયોગ કરવો હોય તો તમારે 66 મીટર લંબાઈની જરૂર પડશે અને આ એક સુંદર વાસ્તવિક પદ્ધતિ છે જ્યાં તાપમાનનો તફાવત ગેરવાજબી નથી અને પાણી સ્થિર છે પાણી એક ખૂબ જ સામાન્ય પ્રવાહી છે જેનો ઉપયોગ હીટ એક્સ્ચેન્જર માટે થાય છે જો તમે કોઈપણ ઔદ્યોગિક પ્રક્રિયા તરફ નજર કરો તો તે એવું છે કે જ્યારે તમે અમુક તરલ ઠંડું કરવા માંગતા હોવ અને વરાળનો ઉપયોગ કરીને બીજું કઇક ગરમ કરવા માગતા હોવ ત્યારે તમે પાણી સાચવો છો અને તમે તેને વરાળમાં રૂપાંતર કરો છો તેથી પાણી એક ખૂબ જ સ્થિર તરલ છે જે સામાન્ય તરલ છે અને જેનો ઉદ્યોગમાં ગરમ કરવા અને ઠંડુ કરવાના હેતુ માટે ઉપયોગ થાય છે તેથી તે ગેરવાજબી તરલ નથી સાચી સમસ્યા એ છે કે આ ખોટી રૂપરેખા છે આને ક્યારેય વાપરશો નહિ બમણી નળીવાળા પ્રતિપ્રવાહ એ યોગ્ય પસંદગી નથી આ સમસ્યા માટે તે યોગ્ય પસંદગી નથી તે બીજા તરલ માટે કદાચ સારી પસંદગી હોઈ શકે છે પરંતુ આ પ્રણાલી માટે ચોક્કસપણે નહીં આપેલ પરિસ્થિતિઓ માટે આ હદ હાંસલ કરવા માટે તમને ખરેખર એક અલગ પ્રકારનાં હીટ એક્સ્ચેન્જરની જરૂર છે જો પ્રતિપ્રવાહ બદતર છે તો સમાંતર પ્રવાહ પણ બદતર છે તેથી તમે આમાંથી કોઈ પણ બમણી નળીવાળી ગોઠવણીઓ અથવા આવા પ્રકારની હીટ ઉષ્મા પરિવહન સમસ્યાનો ઉપયોગ ક્યારેય કરવા માંગતા નથી તેથી આ તે છે જ્યાં તમે આ સહસંબંધનો ઉપયોગ જાણો છો અને ડિઝાઇનનો અંદાજ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છો તે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો તમે અંદાજ ન લગાવો કે હીટ એક્સ્ચેન્જરની આશરે લંબાઈ અથવા પરિમાણો શું હોવું જોઈએ તો તમે અહીં કોઈ કાર્યક્ષમ કાર્ય કરી રહ્યા છો કે નહીં તે તમે ક્યારેય નક્કી કરી શકશો નહીં તેથી તમે ખૂબ જ ખર્ચાળ હીટ એક્સ્ચેન્જર બનાવશો તો પણ તમે તેમાંથી શ્રેષ્ઠ મેળવશો નહીં તેથી તે એક મહત્વપૂર્ણ મુદ્દો છે હવે આપણે આગળ શું કરીશું તો આપણે કેટલાક વિશેષ કિસ્સાઓ જોઈએ હું હમણાં જ કેટલાક તાપમાન તફાવતના પ્રોફાઇલ દોરીશ અને પછી આપણે શેલ અને ટ્યુબ હીટ એક્સ્ચેન્જર માટે લોગ સરેરાસ તાપમાનના તફાવત પર જશું તેથી પ્રથમ કીસ્સો આપણે જોઈએ કે જ્યાં તમારી પાસે ચેમ્બરમાંથી કોઈ એકમાં વરાળ અથવા ઘટ્ટ તરલ છે તેથી તમારી પાસે બમણી નળીવાળું હીટ એક્સ્ચેન્જર છે અને થોડુ તરલ છે જે આ બે ચેમ્બરમાંથી વહેતુ હોય છે અને તમારી પાસે હંમેશા ગરમ હોઈ છે તે મૂળભૂત રીતે ઘટ્ટ તરલ છે તેથી હીટ એક્સ્ચેન્જરની અંદર રહેલા તરલનું તાપમાન લગભગ અચળ રહે છે કારણ કે તે ગુપ્ત ઉષ્મા છે જે ખરેખર આંતરિક નળીમાંથી વહેતા તરલને ગરમ કરવા માટે વપરાય છે તો માની લો કે આ મારૂ ગરમ તરલ છે અને આ મારૂ ઠંડુ તરલ છે તેથી ગરમ તરલ એ આ પાત્રની સાથે ગુપ્ત ઉષ્માને તેના પોતાના તબક્કામાં બદલીને મુક્ત કરે છે અને તે ઉષ્મા હવે ગરમ થઇ રહેલા ઠંડા તરલમાં પરિવહન કરવામાં આવે છે તેથી માની લો કે જો મારી પાસે સમાંતર પ્રવાહ છે તો તે મારૂ ગરમ તરલ પ્રવેશ છે અને તે મારા ઠંડા તરલના નિકાશ નું તાપમાન હશે તેથી તમારી પાસે એવી સ્થિતિ હોઈ શકે છે કે જ્યાં એક ચેમ્બરમાં તાપમાન લગભગ અચળ હોય છે અને જ્યારે તમારી પાસે ઘટ્ટ તરલ હોય ત્યારે તે વિશિષ્ટ કિસ્સો છે તેનું વિરુદ્ધ શું છે તો તે ઠંડા તરલનુ બાષ્પીભવન છે તમારી પાસે એક ઠંડુ તરલ હશે જેનુ બાષ્પીભવન થાય છે અને જે અચળ તાપમાન પર હોય છે અને તમારી પાસે ગરમ તરલ હોય છે જે ખરેખર ઠંડુ થઈ રહ્યું છે અને આ Tc છે જે અચળ તાપમાને રહે છે કારણ કે તેનુ બાષ્પીભવન થઈ રહ્યું છે અથવા ઉદાહરણ તરીકે તે ઉકળી રહ્યું છે તેથી તે એક ખાસ કિસ્સો છે અને ત્રીજું થોડુંક વધુ રસપ્રદ છે એમાં રસપ્રદ એ છે કે પરિસ્થિતિ એવી છે કે જ્યાં તમારી પાસે ક્ષમતા અચળ અથવા સમાન હોય ઠંડુ તરલ એ ગરમ તરલના mCp જેટલું છે તેથી તમારી પાસે હંમેશાં બે જુદા જુદા તરલ હોઈ છે અને તમે તરલના દ્રવ્ય પ્રવાહ દરને બંધબેસતું કરી શકો છો તેથી mCp બંને ચેમ્બર માટે સમાન હોય તમે હંમેશા તે કરી શકો છો હવે તાપમાન પ્રોફાઈલ શું હશે ચાલો આપણે કહીએ કે તે પ્રતિપ્રવાહ છે હું આ હીટ એક્સ્ચેન્જર માટે તાપમાન પ્રોફાઇલ દોરવા માંગું છું જ્યાં ∆T અચળ છે તેથી અનુમાન લગાવવું સરળ છે તેથી તમારી પાસે ∆T અચળ હશે તેથી ધારો કે જો આ ગરમ તરલ માટે Tho Thi Tci અને Tco છે કારણ કે ક્ષમતા સમાન છે તેથી q એ mCp અને બે પ્રવેશ અને નિકાશ વચ્ચેના તાપમાનના તફાવતના ગુણાકાર જેટલું છે અને તે જ રીતે ગરમ તરલ માટે છે અને તેથી કોઈ અનુમાન કરી શકે છે કે હીટ એક્સ્ચેન્જરમાં તાપમાનનો તફાવત ખરેખર અચળ રહેશે અહીં ∆Tlmtd શું છે ∆Tlmtd નુ સુત્ર યાદ રાખો ∆Tlmtd એ એક સ્થાન પર ∆T બીજા સ્થાન પર ∆T ની બાદબાકી અને તેના ગુણોતરના lnનો ભાગાકાર છે તે શું છે તેથી આપણે જાણીએ છીએ કે આ ∆Tlmtd માટેનુ સુત્ર છે આપણે જાણીએ છીએ કે તાપમાનનો તફાવત અચળ રહે છે તેથી ∆Tlmtd એ છે જેનો આપણે ઉપયોગ કરવો જોઈએ આનો કોઈ ઉપયોગ કરી શકે નહીં તેથી 00 સાથે સમસ્યા શું છે તમારી પાસે આવું ન હોઈ શકે અહીં ∆T શુ છે ખરેખર આ ∆T પોતે છે તેથી જો તમે આ બંનેને અચળ ધારીને ખરેખર ∆Tlmtd ને તારવો તો તમે શોધી શકશો કે ∆Tlmtd નો મૂળભૂત રીતે એ જ અર્થ છે કે તમારે આ સમસ્યાને લાક્ષણિક કરવા માટે લોગ સરેરાસ તાપમાન તફાવતની જરૂર નથી તેથી તમારે જે તાપમાનનો તફાવત વાપરવો જોઈએ તે આ બંનેમાંથી એક હોવું જોઈએ કે જે તમારા હીટ એક્સ્ચેન્જરની ડીઝાઇન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જો તમે ખરેખર દ્રવ્ય પ્રવાહ દરને ડિઝાઇન કરી શકો છો જેમ કે ગરમ તરલ અને ઠંડા તરલની mCp સમાન હોય છે પછી તમને એક મહત્વપૂર્ણ ગુણધર્મ મળ્યો છે તમે હવે હીટ એક્સ્ચેન્જરની અંદર તાપમાન પ્રોફાઇલ શું છે તે અનુમાન લગાવવામાં સક્ષમ છો જે આપણે અન્ય તમામ કિસ્સાઓમાં કરી શકતા નથી અને આપણને ખબર નથી હોતી કે તાપમાનની સચોટ પ્રોફાઇલ શું છે નોંધ લો કે આ બધા ફક્ત રેખાચિત્ર છે તેથી આ કિસ્સામાં આપણે હીટ એક્સ્ચેન્જરની અંદરના દરેક સ્થાન પર તાપમાનનો તફાવત આશરે શું છે તે આગાહી કરવામાં અથવા અંદાજ લગાવવામાં સમર્થ હોવા જોઈએ હીટ એક્સ્ચેન્જરની ડીઝાઇનમાં તે ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી તાપમાનનો સાચો તફાવત જેનો તમારે ઉપયોગ કરવો જોઈએ તે પ્રવેશ પર અથવા હીટ એક્સ્ચેન્જરમાંથી બહાર નીકળવાનો વાસ્તવિક તાપમાન તફાવત છે તેથી આગળ આપણે શેલ અને ટ્યુબ હીટ એક્સ્ચેન્જર માટે ∆Tlmtd જોઈશું અહીં હું જે નામકરણનો ઉપયોગ કરીશ તે આ મુજબ છે જ્યારે હું S લખીશ ત્યારે તે શેલ બાજુના તાપમાન માટે છે અને Tsi એ શેલના પ્રવેશ પરના અંદરના શેલ બાજુના તાપમાન માટે છે અને Tso એ પ્રવાહના શેલ બાજુના તાપમાન માટે છે જે ખરેખર શેલ બાજુમાંથી બહાર નીકળે છે અને તે જ રીતે ti અને to બરાબર ને તેથી આ શેલ બાજુના તરલ માટે છે અને આ નળી બાજુના તરલ માટે છે તેથી હવે તે તારણ કાઢયું છે કે શેલ અને નળી હીટ એક્સ્ચેન્જર માટે ∆Tlmtd એ મૂળભૂત રીતે પ્રતિપ્રવાહ માટેના ∆Tlmtd નો થોડો અપૂર્ણાંક છે પ્રતિપ્રવાહ માટે ∆Tlmtd એ સમાન તાપમાન પર છે તેથી તે તારણ આપે છે કે તે એક ચોક્કસ અપૂર્ણાંક છે પરંતુ હું જે દોરવા જઇ રહ્યો છું તે પાણી છે આ અપૂર્ણાંક F શું છે અને વ્યવહારિક દ્રષ્ટિકોણથી તમે શેલ અને ટ્યુબ હીટ એક્સ્ચેન્જર માટેના ∆Tlmtdના અંદાજમાં આ Fનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તેથી તે કરવા માટે આપણે બે પરિમાણો નક્કી કરવાની જરૂર છે તેથી એકને P કહેવામાં આવે છે જે ઉષ્ણતા ક્ષમતા અથવા તાપમાન ક્ષમતા તરીકે ઓળખાય છે અને તેને શેલ બાજુના તાપમાન અને મહત્તમ તાપમાનના તફાવતના ભાગાકાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે હવે હું ઈચ્છું છું કે તમે આ સુત્રના છેદને સરખો જુઓ અહી બે જુદા જુદા પ્રવાહના પ્રવેશ તાપમાન વચ્ચે તફાવત જોતા હોય તેવું પહેલી વાર છે તેથી મહત્તમ શક્ય તાપમાનનો તફાવત Tsi Tti છે જ્યાં s એ શેલ બાજુ માટે છે અને t એ નળી બાજુ માટે છે પ્રવેશ તાપમાનમાં તફાવત એ હીટ એક્સ્ચેન્જરમાં મહત્તમ શક્ય તાપમાનનો તફાવત છે અને તે સૈદ્ધાંતિક રીતે મહત્તમ છે ટૂંકમાં જ્યારે આપણે એપ્સીલોન NTU પદ્ધતિ પર જઈએ છીએ ત્યારે આપણે સાચા છીએ આપણે મહત્તમ શક્ય ઉષ્મા પરિવહન કહેવાતા પરિમાણને વ્યાખ્યાયિત કરવા માટે મહત્તમ શક્ય તાપમાન તફાવતના આ ખ્યાલનો ઉપયોગ કરીશું તેથી આપણે હજી સુધી તે તરફ ધ્યાન આપ્યું નથી હવે આપણે મહત્તમ શક્ય ઉષ્મા પરિવહન દર કેવી રીતે શોધવું અથવા નિર્ધારિત કરવું તે જોવાનું છે તેથી ગરમ તરલમાં ચોખ્ખો ઉષ્મા પરિવહન દર શુ છે અને ઠંડા તરલમાં ચોખ્ખો ઉષ્મા પરિવહન દર શુ છે તે આપણે જાણીએ છીએ જયારે સ્થિર સ્થિતિ હોઈ ત્યારે તે સમાન હોય છે પરંતુ આપણે સૈદ્ધાંતિક મહત્તમ શક્ય શુ છે તે જાણતા નથી તેથી જો આપણે તે જાણતા હોય તો જ આપણે અમુક પ્રકારની કાર્યક્ષમતાને નિર્ધારિત કરી શકીશું તેથી અહીં તાપમાન કાર્યક્ષમતાનો અર્થ શેલ બાજુના તરલના પ્રવેશ અને નિકાશ તાપમાનના તફાવત અને મહત્તમ શક્ય તાપમાન તફાવતનો ભાગાકાર થાય છે અને તે પછી R નામના બીજા પરિમાણને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે જે સંબંધિત ઉષ્ણતા ક્ષમતા છે તેથી વ્યાખ્યામાંથી તે સમજવું સરળ છે કે તે કાર્યક્ષમતાના ગુણોત્તર છે અથવા તે Tsi TsoTto Tti છે અહીં આપણે એવું માની લીધું છે કે શેલ બાજુના તરલમાં ગરમ તરલ હોય છે અને નળી બાજુના તરલમાં ઠંડુ તરલ હોય છે અહી તે કેવી રીતે છે તેનો વાંધો નથી કે કારણ કે ઋણ અને ઋણ હંમેશાં રદ્દ થશે તેથી તે નળી બાજુના તરલના mCp અને શેલ બાજુના તરલ ના mCpનો ભાગાકાર છે ફરીથી અહી સ્થિર સ્થિતિ ધારી છે તેથી F ઘટક એ શેલ અને ટ્યુબ હીટ એક્સ્ચેન્જરના ∆Tlmtd અને સમકક્ષ પ્રતિપ્રવાહના ∆Tlmtd નો ભાગાકાર છે તેથી હું R વચ્ચેનો આલેખ દોરું છુ કે જે સંબંધિત ઉષ્ણતા ક્ષમતા છે તેથી હું નિશ્ચિત P માટે શું જોઉં છું તેથી નોંધો કે આ બધા સુત્રો તારવવામાં આવ્યા છે તે આ અભ્યાસક્રમમાં જોવા મળશે નહી પરંતુ Pના ઉલ્લેખિત મૂલ્ય માટે સામાન્ય વર્તણુક આપેલ છે તેથી તમે જે મેળવો છો તે આ પ્રકારની પ્રોફાઇલ છે જ્યાં F ક્યાંથી ક્યાં જાય છે F માટેની શ્રેણી કેટલી છે તો તે 0 થી 1 છે સમાન તાપમાન માટે તમારી પાસે ફક્ત એક પ્રતિપ્રવાહ ગોઠવણી છે જેના તમામ ક્ષેત્ર સમાન છે તેથી ચોખ્ખું ક્ષેત્ર અથવા ચોખ્ખું ઉષ્મા પરિવહન ક્ષેત્ર તમારી પાસે છે જે પ્રતિપ્રવાહ સાથેના સંબંધિત ક્ષેત્ર સાથે મેળ ખાય છે તેથી સમકક્ષ પ્રતિપ્રવાહનો અર્થ શું છે સમાન તાપમાન અને તે જ ક્ષેત્ર સાથે પ્રતિપ્રવાહ જે ખૂબ મહત્વનું છે હવે Pમાં ઘટાડો થયો છે તેથી આ તમને અપૂર્ણાંક F માટે એક પ્રકારની પ્રોફાઇલ મળી છે તેથી જેમ જેમ તમે P ઘટાડશો તેમ તમે ઉદ્ભવ બિંદુની નજીક જશો હવે તેનો સરળ અર્થ શું છે અને નોંધો કે આ બધું 1થી શરૂ થાય છે Pના વિવિધ મૂલ્યો માટે તમામ સુત્રો 1થી શરૂ થાય છે તેથી તેનો સીધો અર્થ એ થાય છે કે જ્યારે P એ 0 થાય છે અને R પણ 0 થાય છે અથવા આ બંનેમાંથી કોઈપણ એક 0 થાય તો F એ 1 થશે તેથી તેનો અર્થ છે કે શેલ અને ટ્યુબ હીટ એક્સ્ચેન્જર માટે તે સીમા છે હકીકતમાં તે ∆Tlmtd ના સુત્ર પરથી આવે છે પરંતુ અહી અભ્યાસક્રમની દ્રષ્ટીએ એ સમજવું જરૂરી છે કે શેલ અને ટ્યુબ હીટ એક્સ્ચેન્જરના ∆Tlmtd ઉપરની સીમા એ પ્રતિપ્રવાહ ગોઠવણીના ∆Tlmtd ને સમકક્ષ હોઈ છે જેમાં સમાન તાપમાન અને સમાન ક્ષેત્રફળ છે હકીકતમાં તે ક્ષેત્ર ગણતરીના દૃષ્ટિકોણથી સંબંધિત નથી પરંતુ તમારે તે સમજવું જોઈએ કે તે ખુબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે યાદ રાખવા માટે કે ∆Tની ગણતરી કરવા માટે તમને ખરેખર ક્ષેત્રફળની જરૂર નથી તમારે ફક્ત તાપમાનના તફાવતોની જરૂર હોય છે પરંતુ તે કહેવું મહત્વપૂર્ણ છે કે જ્યારે તે સમકક્ષ કાઉન્ટર પ્રવાહ છે તેનો અર્થ એ છે કે ઉષ્મા પરિવહનનું ક્ષેત્રફળ પણ સમાન રીતે જાળવવામાં આવે છે અન્યથા તમે વાસ્તવિક પરિસ્થિતિમાં સમાન તાપમાનના તફાવતની અપેક્ષા કરી શકતા નથી તેથી આનું કાર્ય કરવામાં આવ્યું છે તેથી આ પ્રકારનો આલેખ તમામ પ્રકારના શેલ અને ટ્યુબ રૂપરેખા માટે કાર્યરત છે તેથી આપણે તે બધા જોઈશું નહીં પરંતુ આ બધા આલેખ ઉપલબ્ધ છે તે બધા કોષ્ટક સ્વરૂપમાં ઉપલબ્ધ છે તેથી F એ એક શેલ પાસ અને એક નળી પાસ માટે ઉપલબ્ધ છે તે બે શેલ પાસ માટે ઉપલબ્ધ છે એક નળી પાસ એ એક શેલ પાસ માટે બે શેલ પાસ માટે અને તમામ પ્રકારની રૂપરેખા માટે આ અપૂર્ણાંક F ઉપલબ્ધ છે તેમાં જે બધું થઇ ગયેલું છે તે અને સરસ કોષ્ટક અથવા કોષ્ટકના સ્વરૂપો ઉપલબ્ધ છે તે બધા આલેખના રૂપમાં ઉપલબ્ધ છે તેથી આ સંખ્યાઓ શોધવાનું ખૂબ જ સરળ છે અને તેનો નિયમિત ઔદ્યોગિક સેટિંગ્સમાં ઉપયોગ થાય છે યાદ રાખો કે શેલ અને ટ્યુબ હીટ એક્સ્ચેન્જર એ ખરેખર કોઈપણ ઉદ્યોગમાં હીટ એક્સ્ચેન્જર પ્રક્રિયાનુ કાર્યાલય છે તમે જોશો કે મોટાભાગના હીટ એક્સ્ચેન્જર તે ગોઠવણીના હશે તેથી શેલ અને ટ્યુબ હીટ એક્સ્ચેન્જરના લગભગ બધા સંભવિત સંયોજનો માટે આ કાર્ય કરવામાં આવ્યું છે અને તેમાં વારંવાર તેની ઉપર જવાની જરૂર નથી પરંતુ તે સમજવું અગત્યનું છે કે તે પ્રતિપ્રવાહનો અપૂર્ણાંક છે અને પ્રતિપ્રવાહ એ શેલ અને ટ્યુબ હીટ એક્સ્ચેન્જરની ઉપરની સીમા જેવું છે જે યોગ્ય છે તેથી તેમાં કો કરન્ટ અને સમાંતર બંને છે હવે તે તારણ આપે છે કે કો કરન્ટ ઓપરેટર અને કાઉન્ટર કરન્ટ પ્રવાહ શ્રેષ્ઠ રીત છે કારણ કે સૌથી નાના ક્ષેત્ર માટે તમે મહત્તમ ઉષ્મા પરિવહન કરી શકો છો તેથી જ કાઉન્ટર પ્રવાહ એ શેલ અને ટ્યુબ માટેની ઉપરની સીમા જેવું છે